આપણે ગૂગલ કલાઉડ પ્લેટફોર્મની ચર્ચા કરી રહ્યા છીએ હવે અમે તમને બે ઉદાહરણ બતાવીશું એક તમારી વેબ એપ ને ગૂગલ કલાઉડ પ્લેટફોર્મ પર હોસ્ટ કરવાનું અને બીજું ગૂગલના પ્લેટફોર્મ પર તમારી એપ વિકસાવવાનું આજ નું ઉદાહરણ જોઇને તમારામાંથી ઘણા આજ પ્રકાર નું કામ તમારી જાતે કરી શકશો અને તેનો અનુભવ મેળવી શકશો તો સૌથી પહેલાં આપણે ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ ઉપર જઈએ તમારું વેબપેજ હોસ્ટ કરવા માટે ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ પર લોગ ઈન કરવું પડે આ માટે આપણે કોન્સોલ પરથી GCP અકાઉન્ટ માં લોગીન કરીએ જો આપણે કોઈ પ્રોજેક્ટ બનાવેલો હોય તો તે વિશેની માહિતી અહીં જોવા મળશે આ સિવાય બીજા બધા રિસોર્સ ની માહિતી જેમકે એપ એન્જિન ની માહિતી કમ્પ્યુટ એન્જિન ની માહિતી વગેરે પણ મળશે કોઈ સ્ટેટીક વેબ પેજ કે વેબસાઈટ ને હોસ્ટ કરવા માટે ગૂગલ સ્ટોરેજ બકેટ ને કન્ફિગર કરવાનું રહે છે તો આ માટે આપણે સ્ટોરેજ ના વિકલ્પ પર જઈએ આમ શરૂઆતમાં કોન્સોલ માં લૉગ ઇન કરો અને પછી સ્ટોરેજ બકેટ ક્રિએટ કરો બ્રાઉઝર ટેબ ની નીચે સ્ટોરેજ બકેટ માં કેટલાક વિકલ્પો છે જેમાં ક્રીએટ બકેટ આપેલું છે તો હવે હું નવું સ્ટોરેજ બકેટ બનાવીશ અને તેને નામ આપીશ NPTEL હવે આપણે સ્ટોરેજ ક્લાસ પસંદ કરીએ જ્યાં આ વેબ એપ રહેશે અહીં હું રીજનલ પસંદ કરું છું અને એશિયા ઇસ્ટ1 અને બકેટ ક્રીએટ કરું છું બકેટ બની ગયું છે પણ તેની અંદર કોઈ ઓબ્જેક્ટ નથી હવે આપણે વેબસાઈટની ફાઈલ્સ ને આ બકેટમાં અપલોડ કરીશું અહીં જે ફાઈલ્સ ને GCP પર હોસ્ટ કરવી છે તે પહેલે થી સ્થાનિક સિસ્ટમ પર બનાવેલી છે વ્યક્તિગત ફાઈલ્સ અપલોડ થઈ ગઈ છે હવે હું ફોલ્ડર અપલોડ કરીશ આમ તમે તમારા સ્થાનિક મશીન ઉપર એક સાઇટ બનાવી છે અને હવે તમે તેને GCP પર હોસ્ટ કરવા માટે અપલોડ કરી રહ્યા છો કોઈ વેબસાઈટ કે વેબ પેજ હોસ્ટ કરવા માટે ૨ ફાઈલ્સ હોવી જરૂરી છે એક છે 404 એટલે કે page not found file અને બીજી છે home page ની મુખ્ય HTML ફાઈલ html બધી files અપલોડ થઈ ગઈ છે હવે આપણે તપાસી લઈએ કે બધી ફાઈલ પબ્લિકલી શેર થયેલી છે કે નહીં બધા જ ફોલ્ડર્સ ની અંદર રહેલી ફાઈલ પણ તપાસવાની છે બધી ફાઈલ ચેક કરી લીધી છે અને બધી સામગ્રી GCP પર અપલોડ થઈ ગઈ છે હવે આપણે આપણી વેબસાઈટ ના હોમપેજ પર જઈએ આ માટે પબ્લિક લિન્ક પર ક્લિક કરો આપણે જે બકેટ બનાવ્યું છે તેનું નામ તમે URL પરથી જોઈ શકો છો અને આ હોમ પેજ ની HTML ફાઈલ છે અને આ સાઇટ storage com પર હોસ્ટ થયેલી છે તમે બીજા કોઈ વેબપેજ પર પણ જઈ શકો છો જેમકે cc1 HTML વગેરે કોઈ બાહ્ય વેબ પેજીસ ની લીંક પણ આ વેબસાઈટ પરથી આપી શકાય છે તો આ હોસ્ટિંગ નો ભાગ છે હોસ્ટિંગ પાર્ટ હોસ્ટિંગ ખૂબ સરળ છે તમારી પાસે લોગીન હોવું જોઈએ તે પછી સ્થાનિક મશીન પર ફાઇલ ક્રીએટ કરો અને ફાઈલને અપલોડ કરો અને તે હોસ્ટ થઈ જાય છે તો મુખ્યત્વે અહીં ગૂગલની સ્ટોરેજ સર્વિસીસનો ઉપયોગ થાય છે અને તમારે તમારી જરૂરિયાતની બધી જ ફાઇલ માટે પબ્લિક એસેસીબીલીટી પૂરી પાડવાની છે હવે પછી ના ઉદાહરણમાં અમે બતાવીશું કે ગૂગલ એપ એન્જિનનો ઉપયોગ કરીને તમે તમારી એપ કેવી રીતે બનાવી શકો તો આ એપ શું કરશે આ એક સરળ વેબ એપ્લિકેશન છે જે વેબપેજ પર એક મેસેજ પ્રિન્ટ કરશે ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ ના ડેશબોર્ડ પરથી એક નવો પ્રોજેક્ટ ક્રીએટ કરો અને એક પાયથન એપ બનાવો અહીં આપણે જોઇશું કે એક વૈશ્વિક સ્તરે યુનિક આઇડેન્ટીફાયર બને છે અહીં pythonapp પ્રોજેક્ટ બની ગયો છે હું પ્રોજેક્ટ માં જઈશ આ પ્રોજેક્ટ વિશે ની માહિતી અહીં આપેલી છે હવે હું ગૂગલ કલાઉડ શેલ ને એક્ટિવેટ કરીશ આ linux ના ટર્મિનલ ની જેમ જ કામ કરે છે આ તેનું કમાન્ડ પ્રોમ્પ્ટ છે જ્યાં આપણે કમાન્ડ એક્ઝિક્યુટ કરી શકીએ છીએ એક્ઝિક્યુટ થઈ રહ્યું છે હવે હું GIT hub રિપોઝીટરી માંથી એક ઉદાહરણ માટેની એપ્લિકેશન ડાઉનલોડ કરીશ અહીં તમે જોશો કે ઘણી એપ્લિકેશન નું લિસ્ટ આપેલું છે તો આપણે આમાંથી કોઈ એક ડાઉનલોડ કરી શકીએ કે પછી તમે તમારી જાતે પણ બનાવી શકો હું અહીં બધી જ એપ્લિકેશનને મારા ગૂગલ કલાઉડ શેલ મશીનમાં ફેચ કરીશ ક્લોનીંગ પૂરું થઈ ગયું છે એટલે કે રિપોઝીટરી માંથી બધી જ સામગ્રી મારા સ્થાનિક ગૂગલ કલાઉડ શેલ મશીનમાં ડાઉનલોડ થઈ ગઈ છે હવે હું ડિરેક્ટરીમાં જઈશ અહીં બે મુખ્ય files છે એક છે app yaml જે એપ્લિકેશન માટેની configuration file છે બીજી છે મુખ્ય python file આપણે આ ફાઇલ ખોલીએ આ મેઈન કન્ફિગરેશન ફાઇલ છે જે જણાવે છે કે આ એપ્લિકેશન માટે python 2 7 એન્વાયરમેન્ટ જરૂરી છે આ thread safe એપ્લિકેશન છે એટલે કે આ એપ્લિકેશન કોઈપણ URL પરથી એક જ સમયે આવતી એક કરતાં વધુ માંગણી ને સંતોષી શકે છે અને કોઈપણ URL જે આ રેગ્યુલર એક્સપ્રેશન સાથે મેચ થાય છે તેની સંભાળ મેઇન એપ ફાઈલ લઈ શકશે તમે આ બદલી પણ શકો હવે હું ડેવલપમેન્ટ સર્વર શરૂ કરીશ આ લિંકમાં ડેવલપમેન્ટ સર્વર શરૂ થયું છે હવે વેબ પ્રી વ્યુ જોઈએ તમે જોશો કે અહીં હેલો વર્લ્ડ મેસેજ પ્રિન્ટ થયો છે તમે આ ડેવલપમેન્ટ સર્વરને ઈચ્છો ત્યારે બંધ પણ કરી શકો છો હવે આ કનેક્શન એરર બતાવે છે કારણકે કલાઉડ શેલ દ્વારા આ સર્વરને બંધ કરી દેવામાં આવ્યું છે હવે હું એપ્લિકેશન બદલીશ હવે આપણે ડેવલપમેન્ટ સર્વરને ફરી શરૂ કરીએ તો હવે મેસેજ બદલાઈ ગયો છે અત્યાર સુધી આપણે સ્થાનિક ડેવલપમેન્ટ સર્વર પર કામ કરી રહ્યા છીએ પણ ફાઈલ ને હજી સુધી ગૂગલ એપ એન્જિન પર અપલોડ નથી કરી હવે આપણે ડિપ્લોયમેન્ટ અને મોડિફિકેશન કરીશું આ એપ્લિકેશનને આપણે ગૂગલ એપ એન્જિન પર ડિપ્લોય કરીશું આ માટે gcloud app deploy કમાન્ડ વાપરીશું મારે મારુ એપ એન્જિન ક્યાં રાખવું છે તે માહિતી તે મને પૂછશે અહીં હું લખું છું 7 હવે ફાઈલ ગૂગલ ક્લાઉડ સ્ટોરેજ માં અપલોડ થઈ રહી છે અને હવે ડિપ્લોયમેન્ટ પૂરું થઈ ગયું છે આપણી એપ્લિકેશન જોવા માટે gcloud app browse કમાન્ડ વાપરી શકીએ આ મને URL આપશે આ URL પરથી તમે આપણા પ્રોજેક્ટ નો યુનિક આઇડેન્ટીફાયર જોઈ શકો છો પ્રોજેક્ટ ડિપ્લોય થઈ જાય પછી આપણે સામાન્ય રીતે આમાંથી નીકળી શકીએ અને પ્રોજેક્ટ ને બંધ પણ કરી શકીએ આજ પ્રોજેક્ટ ફરી ચાલુ કરીએ અહીં એ વસ્તુઓ ક્લિયર કરી રહ્યું છે તો અહીં આપણે ગૂગલ કલાઉડ પ્લેટફોર્મ ના એક સરળ ઉદાહરણ નું નિદર્શન જોયું અહીં ખરું મહત્વ આ કરવાની રીત નું છે જેનાથી તમે સરળ થી લઇને જટિલ વસ્તુઓ કરી શકો પહેલા ઉદાહરણમાં સ્થાનિક સ્તરે વિકસાવેલી વેબ એપ ને ગૂગલ કલાઉડ પ્લેટફોર્મ પર અપલોડ કરી જેને કોઈપણ જગ્યાએથી વાપરી શકાય બીજા ઉદાહરણમાં ગૂગલ એપ એન્જિનનો ઉપયોગ કરીને google વેબ એપ બનાવી તો આમ તમે તમારી પોતાની એપ બનાવી શકો છો Google દ્વારા ઘણી સર્વિસ પૂરી પાડવામાં આવે છે તેમજ કલાઉડ માં કમાન્ડ વાપરીને તમે વિવિધ એપ્સ ડેવલપ કરી શકો તો આમ આપણે જોયું કે આ પ્રકારના ક્લાઉડ કેવી રીતે કામ કરે છે તેમજ યુઝરના દ્રષ્ટિકોણથી કામગીરીના કયા કયા પાસાઓ છે